સુપ્રભાત મિત્રો સપ્તાહ નંબર 6 માં આપનું સ્વાગત છે જ્યાં આપણે ગેસ ટર્બાઇન સાયકલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ આ કોર્સના પ્રથમ ત્રણ અઠવાડિયામાં આપણે કેટલીક મૂળભૂત વિભાવનાઓ વિશે વાત કરી છે અને આપણે એપ્લાઇડ થર્મોડાયનેમિક્સ ની વિગતો પર જવા માટે અથવા થર્મોડાયનેમિક પ્રોપર્ટી રિલેશન્સ અથવા થર્મોડાયનેમિક નો ઉપયોગ કરવાની રીતો જેવા વિષયો પર ચર્ચા કરીને વ્યવહારિક સિસ્ટમમાં થર્મોડાયનેમિક્સ ના શુદ્ધ પદાર્થોના ગુણધર્મોને ઓળખવા માટે કોષ્ટકોના ઉપયોગ માટે પૃષ્ઠભૂમિ તૈયાર કરી છે અઠવાડિયા નંબર 4 માં આપણે આપણા સૌપ્રથમ લાગુ કોન્સેપ્ટ વિશે ચર્ચા કરી છે જે ગેસ પાવર સાયકલ અથવા એઇર સ્ટાન્ડર્ડ સાયકલ છે જે ઇન્ટરનલ કમ્બશન એન્જીન સાથે સંકળાયેલા સાયકલ છે અને અઠવાડિયા નંબર 5 કે જે અગાઉના અઠવાડિયે છે આપણે કેટલાક વધુ વાસ્તવિક પાસાઓ વિશે વાત કરી છે જેને આપણે એઇર સ્ટાન્ડર્ડ સાયકલ સાથે ધ્યાનમાં લેવા જોઈએ હવે આપણે ગેસ ટર્બાઇન સાઇકલ પર ચર્ચા શરૂ કરીએ તે પહેલાં હું તમને હીટ એન્જિન ના કોન્સેપ્ટ પર પાછા લઈ જવા માંગુ છું હવે આપણે જાણીએ છીએ કે જ્યારે પણ તમે એન્જિન વિશે વાત કરો છો ત્યારે આપણે સામાન્ય રીતે ઊર્જા રૂપાંતરણ ઉપકરણ વિશે વાત કરીએ છીએ એટલે કે જો આપણે ફક્ત બ્લોક અર્થમાં રજૂ કરીએ તો એન્જિન હંમેશા અમુક સોર્સમાંથી ચોક્કસ સ્વરૂપની ઉર્જા પ્રાપ્ત કરે છે અને તેને ઊર્જાના બીજા સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે અને સામાન્ય રીતે એન્જીન શબ્દ મુખ્યત્વે ત્યારે સંકળાયેલો છે જ્યારે આઉટપુટ બાજુની ઉર્જા યાંત્રિક સ્વરૂપમાં હોય જે ગતિ ઊર્જા અથવા સંભવિત ઉર્જામાં ફેરફાર અથવા કદાચ અમુક થ્રસ્ટ અથવા શાફ્ટની હિલચાલના સ્વરૂપમાં હોઈ શકે છે જેનાથી તમને વર્ક આઉટપુટ મળે છે તેથી એક ભારતીય માટે સામાન્ય રીતે અમારો ઉદ્દેશ્ય અમુક ઉપયોગી વર્ક આઉટપુટ મેળવવા માટે અમુક પ્રકારની ઉર્જાનું રૂપાંતર કરવાનો છે અને આ ઇનપુટ ઊર્જાની પ્રકૃતિને આધારે આપણી પાસે સામાન્ય રીતે વિવિધ પ્રકારનાં એન્જિન હોઈ શકે છે જેમ કે જ્યારે તમારું ઇનપુટ વિદ્યુત ઉર્જા છે તો આપણે તેને સરળતાથી વિદ્યુત એન્જિન કહી શકીએ છીએ સામાન્ય ઉદાહરણ મોટર હોઈ શકે છે મોટરને સરળતાથી વિદ્યુત એન્જીન તરીકે ગણી શકાય જ્યાં આપણે ઇનપુટ તરીકે કેટલીક વિદ્યુત ઉર્જા આપીએ છીએ અને આઉટપુટ તરીકે યાંત્રિક વર્ક મેળવી રહ્યા છીએ અને જ્યારે પણ આપણે ઇનપુટ તરીકે થર્મલ ઉર્જા ધરાવીએ છીએ ત્યારે તેઓ વિદ્યુત અથવા અન્ય પ્રકારની ઉર્જા ધરાવતા હોવાને બદલે તે જ રીતે હોય છે ત્યારે આપણે તેને થર્મલ એન્જિન કહીએ છીએ અથવા વધુ સામાન્ય રીતે વધુ લોકપ્રિય રીતે તેને હીટ એન્જિન કહેવામાં આવે છે તેથી હીટ એન્જીન એ એવા ઉપકરણો છે જે ઇનપુટ તરીકે થર્મલ એનર્જી અથવા હીટ એનર્જી લે છે અને તેને કામમાં ફેરવે છે અને થર્મોડાયનેમિક્સ ના બીજા નિયમની જેમ આપણે જાણીએ છીએ કે થર્મલ એનર્જી ને વર્ક આઉટપુટમાં સંપૂર્ણ રૂપાંતર કરવું શક્ય નથી કારણ કે કામની સરખામણીમાં ઉષ્મા એ નીચા ગ્રેડનો કોન્સેપ્ટ પ્રકાર છે અને તેથી આ ઇનપુટ હીટનો માત્ર એક ભાગ અથવા માત્ર એક અપૂર્ણાંક વર્કમાં રૂપાંતરિત કરી શકાય છે અને આપણે પહેલેથી જ કાર્નોટ સાયકલ વગેરેની વિભાવના વિશે ચર્ચા કરી છે જે આઇડલ હીટ એન્જિન છે જે કામ કરવા માટે થર્મલ ઊર્જાના આ રૂપાંતરણની ઉપલી મર્યાદા પૂરી પાડે છે પરંતુ મુદ્દો એ છે કે અમુક ચોક્કસ સ્ત્રોતો સિવાય થર્મલ ઉર્જા પ્રકૃતિમાં મુક્તપણે ઉપલબ્ધ નથી જેમ કે સૌર ઉર્જા એ થર્મલ ઉર્જાનો એક સોર્સ હોઈ શકે છે જે તદ્દન મુક્તપણે ઉપલબ્ધ છે પરંતુ ફરીથી અનુરૂપ તાપમાન ઘણું ઓછું છે અને આપણે જાણીએ છીએ કે કાર્નોટ સાયકલ પ્રકારના હીટ એન્જિન માટે અથવા ઓછામાં ઓછા કાર્નોટ સાયકલની વિભાવનાથી આપણે કહી શકીએ કે ઉચ્ચ તાપમાન અનુરૂપ છે હીટના એડિશન માટે હીટ એન્જિન ની એફિસયન્સિ વધુ હશે તેથી તમે હંમેશા ઊંચા તાપમાનના સોર્સમાંથી હીટ એન્જિન માં ઊર્જા ઉમેરવા માંગો છો અને તે દૃષ્ટિકોણથી થર્મલી સૌર ઉર્જા એ સૌથી આઇડલ સોર્સ નથી કારણ કે સૌર કિરણોત્સર્ગનું અસરકારક તાપમાન ઘણું ઓછું હોઈ શકે છે તેથી આપણે કોઈ અન્ય સોર્સમાંથી થર્મલ ઉર્જા ઉત્પન્ન કરવી પડશે અને તેના માટે સૌથી સામાન્ય સોર્સ અમુક પ્રકારના ફ્યુઅલને બાળી રહ્યો છે સામાન્ય રીતે તે હાઇડ્રોકાર્બન ફ્યુઅલ હોઈ શકે છે પરંતુ તે અન્ય પ્રકારનું ફ્યુઅલ પણ હોઈ શકે છે અથવા વધુ સામાન્ય બનવા માટે આપણે કહી શકીએ કે અમુક પ્રકારની ઓક્સિડેશન રિએક્શન અથવા અમુક પ્રકારની એક્ઝોથર્મિક ઓક્સિડેશન રિએક્શન થવી જોઈએ તો આપણે શું કરીએ આપણી પાસે એક પ્રકારનું ઉપકરણ છે જ્યાં આપણે ફ્યુઅલ સપ્લાય કરીએ છીએ અને આપણે અમુક પ્રકારનું ઓક્સિડાઇઝર સપ્લાય કરીએ છીએ ત્યાં કમ્બશન રિએક્શન થાય છે જેને આપણે કમ્બસ્ટર કહી શકીએ અને આ કમ્બશન રિએક્શનને કારણે અથવા આ એક્ઝોથર્મિક રાસાયણિક રિએક્શનને કારણે ફ્યુઅલ અને ઓક્સિડાઇઝર ની અંદર સંગ્રહિત રાસાયણિક ઊર્જા થર્મલ ઊર્જામાં રૂપાંતરિત થાય છે જેનો આપણે પછીથી હીટ એન્જિન માં ઉપયોગ કરી શકીએ છીએ તેથી મોટાભાગની પ્રાયોગિક હીટ વાસ્તવમાં ઊર્જા રૂપાંતરણના બે અલગ અલગ તબક્કાઓ સાથે સંકળાયેલી છે તેઓ હંમેશા ઇનપુટ તરીકે અમુક ફ્યુઅલ અથવા રાસાયણિક ઊર્જા લે છે તેથી આ ફ્યુઅલ અને ઓક્સિડાઇઝર એકસાથે આ વસ્તુને આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ અથવા આપણે તેમને રાસાયણિક ઊર્જાના સ્વરૂપ તરીકે રજૂ કરવા માટે ભેગા કરી શકીએ છીએ તેથી કોઈપણ હીટ એન્જીન સામાન્ય રીતે રાસાયણિક ઉર્જાના સ્વરૂપથી શરૂ થાય છે જે કમ્બશન રિએક્શન દ્વારા થર્મલ એનર્જી માં રૂપાંતરિત થાય છે અને બીજા પગલામાં આ થર્મલ એનર્જી યાંત્રિક ઉર્જા અથવા વર્ક આઉટપુટમાં રૂપાંતરિત થાય છે તેથી તે એક નથી કે કોઈપણ હીટ એન્જિન માં ઊર્જા રૂપાંતરણના બે પગલાં સામેલ છે અને આ કમ્બશન રિએક્શન ક્યાં ચાલે છે તેના આધારે આપણે સામાન્ય રીતે અહીં બતાવ્યા પ્રમાણે હીટ એન્જિન ને બે કેટેગરીમાં વર્ગીકૃત કરી શકીએ છીએ હીટ એન્જિન ોને સામાન્ય રીતે ઇન્ટરનલ કમ્બશન એન્જિન અને એક્સટર્નલ કમ્બશન એન્જિન માં વર્ગીકૃત કરી શકાય છે ઇન્ટરનલ કમ્બશન એન્જિન એ ઉલ્લેખ કરે છે જ્યાં આ કમ્બશન રિએક્શન એન્જિનની અંદર જ થઈ રહી છે જ્યારે એક્સટર્નલ કમ્બશન એન્જીન એ ઉલ્લેખ કરે છે કે જ્યાં કમ્બશન એન્જિનની અંદર થતું નથી બલ્કે કમ્બશન બીજે ક્યાંક થઈ રહ્યું છે અને અમુક રીતે થર્મલ ઉર્જા ઉત્પન્ન થાય છે કારણ કે કમ્બશન તમારા હીટ એન્જિન માં લઈ જવામાં આવે છે ઇન્ટરનલ કમ્બશન એન્જિન ના ઉદાહરણો ઓટોમોબાઈલ એન્જિન છે જ્યાં તમારી પાસે એક સિલિન્ડર હોય છે અને તમે તમારા ફ્યુઅલ અને ઓક્સિડાઇઝર ને સીધા જ સિલિન્ડરને સપ્લાય કરી રહ્યાં છો સિલિન્ડરની અંદર થતી કમ્બશન રિએક્શન્સ અને સિલિન્ડર વર્ક આઉટપુટ પણ ઉત્પન્ન કરે છે જ્યારે એક્સટર્નલ કમ્બશન એન્જિન ના ઉદાહરણો સ્ટીમ એન્જિન અથવા સ્ટીમ ટર્બાઈન્સ હોઈ શકે છે જ્યાં તમારી પાસે બોઈલર છે બોઈલરમાં આપણે ફ્યુઅલ બાળીએ છીએ અને આ કમ્બશન રિએક્શનને કારણે બહાર પડતી થર્મલ એનર્જી સૌપ્રથમ વરાળને પૂરી પાડવામાં આવે છે અથવા પાણીમાંથી વરાળ ઉત્પન્ન કરવા માટે પ્રથમ લાગુ કરવામાં આવે છે ત્યારબાદ આપણે આ વરાળને એન્જિન અથવા ટર્બાઈનમાં લઈ જઈએ છીએ જ્યાંથી આપણને વર્ક આઉટપુટ મળે છે તેથી એક્સટર્નલ કમ્બશન એન્જિન માં હંમેશા એક અલગ કમ્બસ્ટર હોય છે જે ઇન્ટરનલ કમ્બશન એન્જિન માટે જરૂરી નથી તેથી ઇન્ટરનલ કમ્બશન એન્જિન આપેલ પાવર આઉટપુટ માટે તેઓ ખૂબ નાના કદના હોય છે પરંતુ તે જ સમયે એક્સટર્નલ કમ્બશન એન્જિન મોટા પાયે વીજ ઉત્પાદન માટે વધુ યોગ્ય છે હવે ઇન્ટરનલ કમ્બશન એન્જિન અને એક્સટર્નલ કમ્બશન એન્જિન બંનેને રોટરી અને રેસીપ્રોકેટીંગમાં વર્ગીકૃત કરી શકાય છે રેસીપ્રોકેટીંગ એટલે કે જ્યાં આપણી પાસે ફક્ત એક ઉપકરણ હોય અથવા IC એન્જિનમાં અને સિલિન્ડરની અંદર સિલિન્ડરની જેમ આપણે ફ્યુઅલ અને ઓક્સિડાઇઝર સપ્લાય કરીએ છીએ આપણી પાસે કમ્બશન હોય છે આપણી પાસે એક્સપાન્શન હોય છે વગેરે આની અંદર બધું રેસીપ્રોકેટીંગ કેટલાક પિસ્ટનની ગતિને કારણે થાય છે કારણ કે અથવા આપણે સિસ્ટમ બાઉન્ડ્રીની પરસ્પર ગતિને કારણે વધુ સામાન્ય રીતે કહી શકીએ કારણ કે પિસ્ટન હંમેશા સિસ્ટમની સીમાનો એક ભાગ બનાવે છે જેમ કે જો આપણે SI એન્જિન વિશે વિચારીએ જ્યાં તમારી પાસે સિલિન્ડર છે અને હવે આ પિસ્ટન છે હવે જ્યારે સિલિન્ડરની ત્રણેય દીવાલો આ એક એક આ એક આ બધી ફિક્સ હોય છે ત્યારે આ ચોક્કસ પિસ્ટન ફિક્સ નથી કે જે કોન્સટંટ ઉપર અને નીચે ફરતું રહે છે અને તે સિસ્ટમની ચોથી બાઉન્ડ્રીથી તેથી સિસ્ટમની સીમા લવચીક છે અને તે જેમ જેમ મૂવ થતી રહે છે અને તે એક રેસીપ્રોકેટીંગ પેટર્નને અનુસરીને આગળ વધતું રહે છે આપણી પાસે એક સાયકલ માટે વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવે છે જ્યારે રોટરી એન્જિન ના કિસ્સામાં તે એક નથી પરંતુ તે બહુવિધ ઉપકરણોનું સંયોજન છે તેથી રેસીપ્રોકેટીંગ એન્જિનો મુખ્યત્વે અમુક પ્રકારની ક્લોઝ સિસ્ટમોને અનુરૂપ છે જે અલબત્ત તમારા ઓપરેશનના અમુક ભાગ દરમિયાન ફ્યુઅલ અને એઈરનો પુરવઠો અને બળી ગયેલા વાયુઓના એક્ઝોસ્ટ ને પણ મંજૂરી આપે છે પરંતુ અન્ય ભાગો દરમિયાન તે ક્લોઝ સિસ્ટમની જેમ કાર્ય કરે છે જ્યારે રોટરી પ્રકારના આ એન્જિનો બહુવિધ સિસ્ટમો અથવા બહુવિધ ઘટકોનું સંયોજન છે દરેક ઘટકો એક ચોક્કસ વર્ક કરે છે અને તે સપ્લાય કરે છે અથવા તેનું આઉટપુટ અનુગામી એકમાં લઈ જવામાં આવે છે જેમ ધારો કે કમ્બશન રિએક્શન એકની અંદર થાય છે તો જે પણ થર્મલ એનર્જી ઉત્પન્ન થાય છે તે બળી ગયેલા વાયુને બીજામાં લઈ જવામાં આવે છે જ્યાં વર્ક આઉટપુટ થાય છે પછી તે એન્જિનમાંથી નીકળતો એક્ઝોસ્ટ અથવા વર્કનું ઉત્પાદન કરતા ઘટક કે જે અન્ય જગ્યાએ લઈ જવામાં આવે છે જ્યાં એક્ઝોસ્ટ અથવા હીટ રીલીઝ થાય છે અથવા હીટ દૂર થાય છે આ રીતે જુદા જુદા ઘટકોમાં અલગ અલગ કામગીરી થાય છે જો ધારો કે એક સાયકલમાં ચાર પ્રક્રિયાઓ સામેલ છે તો સ્ટ્રોકના સાયકલમાંથી એકનું પ્રદર્શન કરતા દરેક ઘટક લગભગ ચાર ઘટકો હશે અને તેમની પાસે સામાન્ય રીતે રોટરી પ્રકારની ગતિ હોય છે તેમની પાસે નિશ્ચિત સીમાઓ હોય છે તેમાં કોઈ ફરતી સીમાનું કામ સામેલ નથી સામાન્ય રીતે તેમની પાસે શાફ્ટ વર્ક હોય છે જે આ રોટરી પ્રકારની વસ્તુને નામ આપે છે હવે આપણે ગેસોલિન એન્જિન અથવા વધુ સામાન્ય રીતે સ્પાર્ક ઇગ્નીશન એન્જિન ની ચર્ચા કરી ચૂક્યા છે તે રીતે રેસીપ્રોકેટીંગનું ઉદાહરણ આપણે ઓટ્ટો સાયકલ વિશે વાત કરી છે જે આ સ્પાર્ક ઇગ્નીશન એન્જિન અને ડીઝલ એન્જિન અથવા વધુ સામાન્ય રીતે કમ્પ્રેશન ઇગ્નીશન એન્જિન માટે આઇડલ સાયકલ છે આપણે ડીઝલ સાયકલ વિશે વાત કરી છે જે ડીઝલ એન્જિન માટે આઇડલ સાયકલ છે તેઓ રેસીપ્રોકેટીંગ એન્જીનનાં ઉદાહરણો છે અને હવે આપણે તેમના વર્ક સિદ્ધાંતને જાણીએ છીએ રોટરી ઉદાહરણ ઓપન સાયકલ ગેસ ટર્બાઇન હોઈ શકે છે જે આ ચોક્કસ ચર્ચા માટે ઉદ્દેશ્ય છે વેન્કેલ એન્જિન બીજું ઉદાહરણ હોઈ શકે છે પરંતુ આપણે તેના વિશે વાત કરવાના નથી જો કોઈને રુચિ હોય તો તમે વેન્કેલ સાયકલ વિશે વધુ વિચાર મેળવવા માટે નેટ પર સર્ચ કરી શકો છો જેનો કાર્યકારી સિદ્ધાંત કંઈક અંશે ગેસ ટર્બાઇન સાથે સંબંધિત છે કારણ કે તે રોટરી પ્રકારનું ઇન્ટરનલ કમ્બશન એન્જિન પણ છે હવે આ બધા ઉદાહરણો કે જે આપણે SI અને CI એન્જિન અથવા ગેસ ટર્બાઇન અથવા વેન્કેલ એન્જિન વિશે વાત કરી છે ત્યાં કમ્બશન ઓછામાં ઓછા એક ઘટકોની અંદર થાય છે જેમ કે પારસ્પરિકતાના કિસ્સામાં માત્ર એક જ ઘટક હોય છે રોટરી પ્રકારની વસ્તુઓના કિસ્સામાં ઘણા ઘટકો હોય છે અને તેમાંથી એકમાં કમ્બશન થાય છે જેને આપણે મુખ્યત્વે કમ્બસ્ટર કહીએ છીએ અને કમ્બશનના ઉત્પાદનોને આગળના ઘટક પર લઈ જવામાં આવે છે જ્યાં વર્ક ઉત્પાદન કરવામાં આવે છે તેથી કમ્બશન વાયુઓ તેઓ ખરેખર પાવર ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન કાર્યકારી માધ્યમ તરીકે કાર્ય કરે છે તેથી આપણે કહી શકીએ કે આ તમામ ઇન્ટરનલ કમ્બશન એન્જિન માટે પાવર ઉત્પાદન સમયે તમારું કાર્યકારી માધ્યમ કમ્બશન ગેસ અથવા કમ્બશન પ્રોડક્ટ્સ છે જો કે એક્સટર્નલ કમ્બશન એન્જિન ના કિસ્સામાં તમારી પાસે એક અલગ કમ્બસ્ટર હોય છે જેને સામાન્ય રીતે બોઈલર કહેવાય છે જ્યાં આપણે ફ્યુઅલ બાળીએ છીએ થર્મલ ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ અને પછી અમુક પ્રવાહીને વાયુના તબક્કામાં રૂપાંતરિત કરવા માટે થર્મલ ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ પ્રવાહીની સામાન્ય પસંદગી અલબત્ત પાણી છે પરંતુ આપણે અમુક અન્ય પ્રકારના પ્રવાહીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને ત્યારબાદ તે ચોક્કસ કાર્યકારી પ્રવાહીનો તે વાયુયુક્ત તબક્કો તમારા કાર્ય ઉત્પાદક ઘટક પર લઈ જવામાં આવે છે જ્યાં આપણી પાસે કાર્યનું ઉત્પાદન છે અહીં પણ આપણી પાસે રેસીપ્રોકેટીંગ અને રોટરી પ્રકાર બંને હોઈ શકે છે રેસીપ્રોકેટીંગના ઉદાહરણો વરાળ એન્જિન હોઈ શકે છે જે છે આજકાલ વર્ચ્યુઅલ રીતે અપ્રચલિત છે જ્યાં આપણી પાસે એક જ ઉપકરણમાં વરાળનું ઉત્પાદન અને વર્ક આઉટપુટ છે કારણ કે વરાળ પિસ્ટન સિલિન્ડર પ્રકારની ગોઠવણમાં પૂરી પાડવામાં આવે છે જેમાં રેસીપ્રોકેટીંગ ગતિ હોય છે તેથી જ તે એક રેસીપ્રોકેટીંગ પ્રકારની વસ્તુ છે જોકે સ્ટર્લિંગ એન્જિન એ વધુ તાજેતરનો કોન્સેપ્ટ છે જે સ્ટર્લિંગ સાયકલ પર કાર્ય કરે છે જેની આપણે અગાઉ ચર્ચા કરી છે મને લાગે છે કે સ્ટર્લિંગ એન્જિન ના કિસ્સામાં મેં આ એક્સટર્નલ કમ્બશન ભાગ વિશે પણ ઉલ્લેખ કર્યો છે તે બીજું ઉદાહરણ છે જ્યારે રોટરી પ્રકારના એક્સટર્નલ કમ્બશન એન્જિન નું સૌથી સામાન્ય ઉદાહરણ સ્ટીમ ટર્બાઇન છે જો સ્ટીમ ટર્બાઇન હોય તો તમારી પાસે બોઈલર હોય બોઈલરમાં આપણે ફ્યુઅલ સપ્લાય કરીએ છીએ આપણે ઓક્સિડાઇઝર સપ્લાય કરીએ છીએ અને આપણે પાણી પણ સપ્લાય કરીએ છીએ અમુક પ્રવાહી જે સામાન્ય રીતે પાણી હોય છે હવે કમ્બશન રિએક્શનને કારણે જે પણ થર્મલ એનર્જી છૂટી જાય છે તે થર્મલ એનર્જી આ પાણીને વરાળમાં રૂપાંતરિત કરવા માટે વપરાય છે અને કમ્બશનના ઉત્પાદનો પણ અલગથી બહાર આવે છે આ બળી ગયેલા વાયુઓને પછીથી તમારા પ્લાન્ટની ચીમનીમાં લઈ જવામાં આવે છે જ્યાંથી તે ચીમની અથવા સ્ટેકમાંથી નીકળી જાય છે જ્યાં આ વરાળને ટર્બાઈનમાં લઈ જવામાં આવે છે જ્યાં આપણે વર્ક આઉટપુટ લઈએ છીએ તેથી કમ્બશન વાયુઓનો ઉપયોગ કાર્યકારી માધ્યમ તરીકે થતો નથી કમ્બશન વાયુઓ બહાર જઈ રહ્યા છે જ્યારે આપણે ટર્બાઈનની અંદર વાસ્તવિક વર્ક આઉટપુટ ઉત્પન્ન કરવા માટે બીજા માધ્યમનો ઉપયોગ કરી રહ્યા છીએ સ્ટીમ એન્જિનના કિસ્સામાં પણ એવું જ ક્લોઝ સાયકલ ગેસ ટર્બાઇન ગેસ ટર્બાઇનની અન્ય વિવિધતા કે જે તે જ રીતે કામ કરે છે જ્યાં આપણે વરાળનો ઉપયોગ કરી શકતા નથી આપણે અન્ય ગેસનો ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ એક ગૌણ માધ્યમ હાજર છે તેથી અહીં પાવર ઉત્પાદન સમયે કાર્યકારી માધ્યમ ગૌણ માધ્યમ છે તેથી કમ્બશનને કારણે બહાર પડતી થર્મલ ઉર્જા અથવા જે કમ્બશન પ્રોડક્ટ્સમાં સમાયેલ હોય છે અથવા બળી ગયેલા વાયુને બીજા માધ્યમમાં પૂરો પાડવામાં આવે છે અથવા ટ્રાન્સફર કરવામાં આવે છે જે બાકીના સાયકલ માટે કાર્યકારી માધ્યમ તરીકે કાર્ય કરે છે તે એક્સટર્નલ કમ્બશન અને ઇન્ટરનલ કમ્બશન એન્જિન વચ્ચેનો મુખ્ય તફાવત છે હવે આપણે ઇન્ટરનલ કમ્બશન એન્જિન ના રેસીપ્રોકેટીંગ પ્રકાર વિશે ચર્ચા કરી ચુક્યા છીએ આપણે પછીના મોડ્યુલમાંથી એકમાં સ્ટીમ ટર્બાઇન વિશે વાત કરીશું અહીં આપણે વેન્કેલ એન્જિન અથવા સ્ટર્લિંગ એન્જિન આપણાં કાર્યક્ષેત્રમાં નથી અહીં આપણે ક્લોઝ સાયકલ અને ઓપન સાયકલ બંને ગેસ ટર્બાઈન વિશે ચર્ચા કરીશું કારણ કે આપણું સાયકલ વિચારણા મુખ્યત્વે ક્લોઝ સાયકલના સ્વરૂપમાં છે જોકે મોટાભાગની ગેસ ટર્બાઇન ઓપન સાયકલ સ્વરૂપમાં કાર્ય કરે છે તેથી આ એક લાક્ષણિક ઓપન સાયકલ પ્રકારનું ગેસ ટર્બાઇન છે જ્યાં આપણે સૌ પ્રથમ કમ્પ્રેસરમાં તાજી એઈર પુરી પાડીએ છીએ ત્યાં આ એઈર ખૂબ ઊંચા પ્રેશરના સ્તરે સંકુચિત થાય છે અને સાથે સાથે તાપમાન પણ વધે છે હવે આ ઉચ્ચ પ્રેશરવાળી એઈરને કમ્બશન ચેમ્બરમાં લઈ જવામાં આવે છે જ્યાં તમે કમ્બશન ચેમ્બરની અંદર પ્રવાહી ફ્યુઅલનો છંટકાવ પણ કરી રહ્યાં છો જ્યારે કમ્બશન થાય છે ત્યારે થર્મલ એનર્જી રીલીઝ થાય છે અને આ ઉચ્ચ તાપમાનના કમ્બશન વાયુઓને પછીથી ટર્બાઇનમાં લઈ જવામાં આવે છે તેથી અહીં કમ્પ્રેસરમાં તમારું કાર્યકારી માધ્યમ તાજી એઈર છે કમ્બશન ચેમ્બરમાં તમે પ્રેશરયુક્ત એઈર અને તમારું ફ્યુઅલ મેળવો છો અને અહીંથી આપણી પાસે કમ્બશન પ્રોડક્ટ્સ છે જે બહાર આવી રહ્યા છે કમ્બશન પ્રોડક્ટ્સ બહાર આવી રહી છે જે પછીથી ટર્બાઇનમાં લઈ જવામાં આવે છે અને ટર્બાઇનમાં અમને વાસ્તવિક વર્ક આઉટપુટ મળી રહ્યું છે અંતે એક્ઝોસ્ટ વાયુઓ ત્યાં છોડવામાં આવે છે કદાચ ત્યાં કેટલાક ડાઉનસ્ટ્રીમ એપ્લિકેશન હોઈ શકે છે અથવા કદાચ આસપાસના વિસ્તારોમાં આ ગેસ ટર્બાઇનનું ઓપન સાયકલ સ્વરૂપ છે જ્યારે આ એક ક્લોઝ સાયકલ સ્વરૂપ છે જ્યાં ટર્બાઇનમાં એક્ઝોસ્ટ ગેસ છોડવાને બદલે અહીં આપણે કેટલાક હીટ એક્સ્ચેન્જર ને સપ્લાય કરીએ છીએ વાસ્તવમાં કારણ કે આપણે ઉલ્લેખ કર્યો છે કે ક્લોઝ સાયકલ ગેસ ટર્બાઈન્સ એક્સટર્નલ કમ્બશન એન્જિન ની જેમ વધુ કામ કરે છે જ્યાં કોઈ કમ્બશન ચેમ્બર નથી બલ્કે કમ્બશન ચેમ્બર અહીં ક્યાંક હોઈ શકે છે જ્યાં આપણે ફ્યુઅલ અને ઓક્સિડાઈઝર સપ્લાય કરીએ છીએ કમ્બશન થઈ રહ્યું છે અને જે પણ થર્મલ એનર્જી રીલીઝ થાય છે જે હીટ એક્સ્ચેન્જર ને સપ્લાય કરવામાં આવે છે અને સાયકલની અંદર આપણી પાસે અન્ય પ્રકારનું કાર્યકારી માધ્યમ છે કાર્યકારી માધ્યમ માટે સામાન્ય પસંદગી કાર્બન ડાયોક્સાઇડ હોઈ શકે છે હિલીયમ હોઈ શકે છે આ ક્લોઝ સાયકલ ગેસ ટર્બાઈન માટે એકદમ સામાન્ય પસંદગી છે તેથી આ માધ્યમ સૌપ્રથમ કમ્પ્રેસરમાંથી પસાર થાય છે જ્યાં તે ઉચ્ચ પ્રેશરના તાપમાનના સ્તરે સંકુચિત થાય છે અને પછી તે હીટ એક્સ્ચેન્જર માં કમ્બશનની હીટ મેળવે છે પછી વર્ક આઉટપુટ રાખવા માટે તેને ટર્બાઇન પર લઈ જવામાં આવે છે અને અંતે ત્યાં બીજું હીટ એક્સ્ચેન્જર છે નીચા તાપમાને હીટ એક્સ્ચેન્જર જેને તમે સિંક પણ કહી શકો છો આ તમારા હીટ એન્જિન ના સિંકની જેમ કાર્ય કરે છે જ્યાં એક્ઝોસ્ટ હીટ ચોક્કસ ઠંડક માધ્યમમાં છોડવામાં આવે છે અને પછી તેને કમ્પ્રેસર પર લઈ જવામાં આવે છે તેથી તમારું કાર્ય માધ્યમ ગમે તે હોય કાર્બન ડાયોક્સાઇડ અથવા હિલીયમ અથવા બીજું કંઈક જે તમારી સિસ્ટમમાંથી બહાર ન જતું હોય તે એક ક્લોઝ સિસ્ટમ છે અને ત્યાં કોઈ સીધું કમ્બશન નથી તેથી તે એક્સટર્નલ કમ્બશન પ્રકારનો વિકલ્પ છે તેથી તમારી ઓપન સાયકલ ગેસ ટર્બાઇન એ ઇન્ટરનલ કમ્બશન ઉપકરણ છે જ્યાં તમારી પાસે કમ્બસ્ટર હાજર છે અને કમ્બશન વાયુઓનો ઉપયોગ ટર્બાઇનમાં કાર્યકારી માધ્યમ તરીકે થાય છે ક્લોઝ સાયકલ ગેસ ટર્બાઇનના કિસ્સામાં આપણી પાસે કમ્બસ્ટર નથી તેના બદલે આપણે બીજા માધ્યમનો ઉપયોગ કરી રહ્યા છીએ જે આ હીટ એક્સ્ચેન્જર માં કમ્બશન દરમિયાન કમ્બશન હીટ અથવા હીટ રીલીઝ મેળવે છે પરંતુ પછી તેમની વચ્ચે શું સામાન્ય છે સામાન્ય ત્રણ ભાગો છે જો આપણે ધારીએ કે એઈરના માનક સાયકલના કિસ્સામાં આપણે ધારીએ છીએ કે ત્યાં કોઈ કમ્બશન નથી તેના બદલે આપણે કમ્બશન પ્રક્રિયાને હીટ એડિશન પ્રક્રિયા દ્વારા બદલી રહ્યા છીએ અને ત્યાં પણ આપણે સપ્લાય અને એક્ઝોસ્ટ પ્રક્રિયાને હીટ રિજેક્શન પ્રક્રિયા દ્વારા બદલી છે જો આપણે તે એઈર પ્રમાણભૂત ઉત્સર્જનને ઓપન સાયકલ પર મૂકીએ તો તે ક્લોઝ સાયકલ બની જાય છે ઓપન સાયકલના કિસ્સામાં ફક્ત એઈરની માનક ધારણાઓ વિશે ફરીથી વિચારો આપણે કોઈપણ કમ્બશનને ધ્યાનમાં લેતા નથી બલ્કે આપણે કમ્બશનને હીટ એડિશન પ્રક્રિયા દ્વારા બદલી રહ્યા છીએ તેથી કમ્બશન ચેમ્બર આ ઉચ્ચ તાપમાન હીટ એક્સ્ચેન્જર ને આપે છે જેને સોર્સ તરીકે પણ ઓળખી શકાય છે અને ઇનલેટ અને એક્ઝોસ્ટ પ્રક્રિયાઓ નાબૂદ થાય છે અને નીચા તાપમાનના હીટ એક્સ્ચેન્જર દ્વારા બદલવામાં આવે છે જે હીટને છોડવા દે છે તેથી સિસ્ટમ પ્રારંભિક પ્રક્રિયા ભાગ પર પાછા જઈ શકે છે જે કમ્પ્રેશન ની શરૂઆતમાં છે તેથી આપણે ગેસ ટર્બાઇન સાયકલ પર એઈરની માનક ધારણાઓ લાગુ કરવી પડશે પછી ઓપન સાયકલને ક્લોઝ સિસ્ટમ અથવા ક્લોઝ સાયકલની જેમ પણ જોઈ શકાય છે અને તે રીતે આપણે ગેસ ટર્બાઇન સાયકલનું વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ જો કે તે ખૂબ જ શક્ય છે અને મોટાભાગના વ્યવહારુ ગેસ ટર્બાઇન ઓપન સાયકલ મોડમાં કામ કરે છે પરંતુ આપણે તેમને વધુ ક્લોઝ સાયકલ મોડમાં ધ્યાનમાં લઈશું અને તેમના પ્રદર્શન પરિમાણો મેળવવાનો પ્રયાસ કરીશું અને મારે એ પણ ઉમેરવું પડશે કે હું અહીં જે ગેસ ટર્બાઇન સાઇકલ વિશે વાત કરવા જઇ રહ્યો છું તે પણ એક પ્રકારનું એઈર સ્ટાન્ડર્ડ સાઇકલ છે તેથી ઓટ્ટો ડીઝલ અને ડ્યુઅલ કમ્બશન સાયકલ જેની આપણે ચર્ચા કરી છે તે તેમાં એક ઉમેરો છે આગળની સ્લાઈડમાં આનું નામ આવી રહ્યું છે પરંતુ તે પહેલા ફક્ત હવે ક્લોઝ સાયકલ જુઓ હું ઓપન સાયકલ ગેસ ટર્બાઇન રૂપરેખાંકન વિશે વધુ વાત કરવાનો નથી હું ફક્ત આ ક્લોઝ સાયકલ મોડ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું અહીં ચાર ઘટકો છે કમ્પ્રેસર ઉચ્ચ તાપમાન હીટ એક્સ્ચેન્જર સોર્સ ટર્બાઇન અને સિંક અથવા નીચા તાપમાન હીટ એક્સ્ચેન્જર હવે તે દરેક ઓપન સિસ્ટમ છે કારણ કે તે બધામાં માસ ઇનપુટ અને આઉટપુટ છે અને તેથી આપણે તેમાંના દરેકને ઓપન સિસ્ટમ તરીકે ધ્યાનમાં લઈને તેનું વિશ્લેષણ કરવું પડશે અને તેથી આ દરેક ખુલ્લી પ્રણાલીઓ માટે દળ અને ઉર્જા સંરક્ષણ સમીકરણને હલ કરીને અને પછીથી તેમને જોડીને તેના માટે થોડીક બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે સૌપ્રથમ આપણે કાર્યકારી માધ્યમની ગતિ અને સંભવિત ઊર્જામાં કોઈપણ ફેરફારોને અવગણવા જઈ રહ્યા છીએ બીજું આપણે એક રિજિડ દિવાલ પર વિચાર કરીશું જે વ્યવહારીક રીતે સાચી છે કારણ કે કમ્પ્રેસર અને ટર્બાઇન બંનેમાં શાફ્ટ વર્કનો સમાવેશ થાય છે તેથી ત્યાં કોઈ રિજિડ સીમા નથી અથવા તો ત્યાં કોઈ ફરતી સીમા નથી બધી દિવાલો ચારેય ઘટકો માટે રિજિડ છે અને તેથી કોઈ બાઉન્ડ્રી વર્ક સામેલ નથી આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન અને એક્સપાન્શન એ ધારણા છે જે આપણે મૂકવા જઈ રહ્યા છીએ તેથી શરૂઆત કરવા માટે તમે ધારી રહ્યા છો કે સિસ્ટમમાં ક્યાંય પણ ઘર્ષણાત્મક લોસ નથી અને કમ્પ્રેશન અને એક્સપાન્શન પ્રક્રિયાઓ પણ છે એટલે કે કમ્પ્રેસર અને ટર્બાઇન આઇડલ રીતે ત્યાં છે એડિબેટિક તેથી તેમને ઉલટાવી શકાય તેવું એડિબેટિક અથવા ફ્રીક્શન રહિત એડિયાબેટિકને આઇસેન્ટ્રોપિક પ્રક્રિયાઓ આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન અને આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન આપે છે કનેક્ટિંગ પાઈપોમાં કોઈ પ્રેશર ડ્રોપ નથી કાર્યકારી માધ્યમ કે જે એક ઘટકમાંથી બીજામાં સ્થાનાંતરિત થાય છે એટલે કે સોર્સમાંથી તેને ટર્બાઇનમાં જવું પડે છે અને ટર્બાઇનમાંથી તેને સિંકમાં જવું પડે છે તેથી ત્યાં ચોક્કસ પ્રકારની કનેક્ટિંગ પાઇપ લાઇનો હશે અને ફ્રીક્શનની હાજરીને કારણે પ્રવાહી પાઇપ લાઇનમાંથી પસાર થાય છે ત્યાં અમુક માત્રામાં પ્રેશર ઘટી શકે છે પરંતુ આપણે કોઈપણ પ્રકારના ફ્રીક્શન અને કોઈપણ પ્રકારની હીટના લિકેજની અવગણના કરીએ છીએ તેથી કનેક્ટિંગ પાઈપોમાં કોઈ પ્રેશર ઘટતું નથી અને કનેક્ટિંગ પાઈપોમાં હીટનું નુકસાન થતું નથી આ મહત્વની ધારણાઓ છે જે આપણે એર સ્ટાન્ડર્ડ ધારણાઓ સાથે ઉમેરી રહ્યા છીએ હવે હું ગેસ ફ્લો સિસ્ટમ ગેસ ટર્બાઇન માટે સાયકલ પર જાઉં તે પહેલાં ખૂબ જ ટૂંકમાં ચાલો આપણે ઓપન સિસ્ટમનું વિશ્લેષણ કેવી રીતે કરીએ તેની સમીક્ષા કરીએ જો આપણે ઓપન સિસ્ટમ વિશે વાત કરીએ જેમ કે 1 ઇનપુટ સ્ટેટ તરીકે અને 2 આઉટપુટ સ્ટેટ તરીકે પ્રાપ્ત થાય છે તો જો આપણે સ્ટેટની વિચારણાને સમજીએ તો જો આપણે આના પર માસ સંરક્ષણ લાગુ કરીએ તો આપણને શું મળશે માસ સંરક્ષણમાંથી સ્થિર સ્થિતિમાં હવે આપણે આના પર ઓપન સિસ્ટમ માટે થર્મોડાયનેમિક્સ નો પહેલો નિયમ લાગુ કરીએ છીએ પછી આપણે શું લખી શકીએ જ્યાં આપણાં સંરક્ષણ મુજબ આપણે સિસ્ટમને સપ્લાય થનારી હીટને સકારાત્મક ગણી રહ્યા છીએ અને સિસ્ટમ દ્વારા સકારાત્મક કામગીરી કરવામાં આવી રહી છે અહીં અને સ્ટેટ 1 એ ઇનપુટ સ્થિતિ છે સ્ટેટ 2 એ આઉટપુટ સ્થિતિ છે અને તેથી વહેતા પ્રવાહી પ્રવાહની અનુરૂપ ઊર્જા એ એન્થાલ્પી ગતિ ઊર્જા અને સંભવિત ઊર્જાનું સંયોજન છે હવે માસ સંરક્ષણથી આપણે જાણીએ છીએ તેથી આપણે લખી શકીએ છીએ હવે આ ધારણાને જુઓ આપણે ગતિ અને સંભવિત ઊર્જામાં થતા કોઈપણ ફેરફારોની અવગણના કરી રહ્યા છીએ ગતિ અને સંભવિત ઊર્જામાં થતા ફેરફારો નહિવત છે તેથી આપણે લગભગ કહી શકીએ કે c1 અને c2 લગભગ સમાન છે z1 અને z2 સમાન હોય છે અને ઓછામાં ઓછા ગેસ ટર્બાઇન સાયકલ માટે આ કોઈ ખરાબ ધારણા નથી કારણ કે એન્થાલ્પીની તીવ્રતા ગતિ અને સંભવિત ઊર્જાની તીવ્રતા કરતા 1000 ગણી મોટી હોઈ શકે છે અથવા મારે કહેવું જોઈએ કે એન્થાલ્પીમાં થતા ફેરફારો ગતિ અને સંભવિત ઉર્જામાં થતા ફેરફારો કરતા ઘણા વધુ ઓર્ડરના હોઈ શકે છે અને તે તદ્દન વાસ્તવિક ધારણા છે તેથી h1 − h2 qin wout અહીં અને હવે આ એક આઇડલ સાયકલ છે જેના વિશે હું વાત કરી રહ્યો છું જેને બ્રેટોન સાયકલ અથવા જુલ સાયકલ કહેવામાં આવે છે બ્રેટોન સાયકલ એ સૌથી સામાન્ય નામ છે અને તેથી તેને વળગી રહેવું જોઈએ Pv અને Ts પર પ્લોટ થયેલી પ્રક્રિયાઓ જુઓ આકૃતિઓમાં બતાવવામાં આવી છે અહીં 1 થી 2 એક આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન પ્રક્રિયા છે જે કોમ્પ્રેસરની અંદર કરવામાં આવી રહી છે પછી 2 થી 3 એ કોન્સટંટ પ્રેશર પર હીટ ઉમેરવાની પ્રક્રિયા છે ફક્ત પાછલા એક પર પાછા જઈએ ચાલો અહીંથી પ્રક્રિયાઓના સાયકલ અથવા પ્રકૃતિ મેળવવાનો પ્રયાસ કરીએ તેથી 1 થી 2 એ કમ્પ્રેશન પ્રક્રિયા છે અને આપણી પાસે આઇસેન્ટ્રોપિક રીતે થતું કમ્પ્રેશન પણ છે તેથી 1 થી 2 એ આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન પ્રક્રિયા છે 2 થી 3 હીટ એક્સ્ચેન્જર છે હીટ એડિશન ચાલુ છે અને વોલ્યુમમાં કોઈ ફેરફાર થતો નથી અથવા મારે કહેવું જોઈએ કે ઘટકના જથ્થામાં કોઈ ફેરફાર થયો નથી પરંતુ હીટ એક્સ્ચેન્જર માંથી ગેસ વહેતો હોવાથી તેમાં ફેરફાર થઈ શકે છે તેના તાપમાનમાં ફેરફારને કારણે ગેસ વોલ્યુમ તે પિસ્ટન સિલિન્ડર પ્રકારની ગોઠવણ જેવું નથી તેથી આ હીટનું એક્સચેન્જ કોન્સટંટ પ્રેશર પર થઈ રહ્યું હોવાનું માની લેવું વધુ વાસ્તવિક છે હવે ટર્બાઇન ફરીથી તે આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન છે અને અંતે હીટ એક્સ્ચેન્જર નીચા તાપમાનની બાજુએ ફરીથી આપણે ધારી શકીએ કે હીટ છોડવામાં આવે છે અથવા કોન્સટંટ પ્રેશર પર હીટનો અસ્વીકાર થાય છે કારણ કે આ ધારણ કરવાની તે સૌથી વાસ્તવિક રીત છે આપણે કનેક્ટિંગ પાઈપો અને ઘટકોની અંદર કોઈપણ પ્રકારના પ્રેશર ઘટાડાની અવગણના કરી છે તેથી આપણે સુરક્ષિત રીતે ધારી શકીએ છીએ કે હીટ એક્સચેન્જ પ્રક્રિયાઓ કોન્સટંટ પ્રેશરમાં છે અને તેથી અમને આ બ્રેટોન સાયકલ મળી રહ્યું છે 1 થી 2 એ આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન છે 2 થી 3 એ કોન્સટંટ પ્રેશર હીટ એડિશન છે 3 થી 4 ટર્બાઇનમાં કરવામાં આવેલું આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન અને 4 થી 1 એ હીટ રિજેક્શન છે અહીં સિસ્ટમમાં Q ડોટ ઇન ઉમેરવામાં આવી રહ્યું છે જે ખૂટે છે તેવી જ રીતે Ts ડાયાગ્રામમાં 1 થી 2 એ આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન પ્રક્રિયા છે તેથી તે દરમિયાન એન્ટ્રોપીમાં કોઈ ફેરફાર થતો નથી પરંતુ તાપમાન વધે છે કારણ કે તે કમ્પ્રેશન છે 2 થી 3 એ હીટ એડિશન ક્રિયા છે જે દરમિયાન તાપમાન અને એન્ટ્રોપી બંને વધે છે પછી 3 થી 4 ટર્બાઇનમાં એક્સપાન્શન પ્રક્રિયા અને 4 થી 1 હીટ રિજેક્શન આનું પૃથ્થકરણ કરવા માટે આપણે ફક્ત એઇર સ્ટાન્ડર્ડ ધારણાઓનું રિહર્સલ કરવા જઈ રહ્યા છીએ જે આપણે અગાઉ ધારી હતી આપણે કાર્યકારી પ્રવાહીને એઈર તરીકે ધ્યાનમાં લઈએ છીએ જેમાં ક્લોઝ લૂપમાં પરિભ્રમણ હોય છે જે ક્લોઝ પ્રકારના ગેસ ટર્બાઇન સાયકલ માટે ખૂબ જ માન્ય છે આપણે એઈરને એક આઇડલ ગેસ તરીકે માની રહ્યા છીએ અને તે કાર્યકારી માધ્યમ છે તેથી તે એક ગંભીર ધારણા છે જેમ કે આપણે પહેલાથી જ ફ્યુઅલ એઈર સાયકલના કિસ્સામાં જોયું છે કે તે એન્જિનના પ્રદર્શનને કેવી રીતે અસર કરી શકે છે તેથી તે જ ગેસ ટર્બાઇન માટે પણ સાચું છે પરંતુ હજુ પણ આઇડલ કામગીરીને ઓળખવા માટે આપણે કામના માધ્યમ તરીકે એઈર સાથે વળગી રહીશું સાયકલની રચના કરતી તમામ પ્રક્રિયાઓ આંતરિક રીતે ઉલટાવી શકાય તેવી છે કમ્બશન પ્રક્રિયાને એક્સટર્નલ સોર્સમાંથી હીટ એડિશન પ્રક્રિયા દ્વારા બદલવામાં આવે છે જેમ કે મેં અગાઉ ઉલ્લેખ કર્યો છે તેવી જ રીતે ત્યાં કોઈ એક્ઝોસ્ટ નથી જે તેને હીટ રિજેક્શન પ્રક્રિયા દ્વારા બદલવામાં આવી રહ્યું છે અને આપણે ચોક્કસ હીટ કોન્સટંટ હોવાનું માની રહ્યા છીએ તેથી ચાલો દરેક પ્રક્રિયાનું અલગથી વિશ્લેષણ કરીએ તેથી પ્રથમ એક પ્રથમ ઘટક કમ્પ્રેસર છે જે આ 1 થી 2 સાથે સંકળાયેલું છે તેથી જો આપણે અહીં પહેલાના સમીકરણનો ઉપયોગ કરીએ તો આપણી પાસે હવે કમ્પ્રેસરને જુઓ તે આઇસેન્ટ્રોપિક છે તેથી તેમાં qin નથી અને ત્યાં કોઈ વર્ક આઉટપુટ નથી તેના બદલે વર્ક ઇનપુટ છે તેથી આ wout ને − wc દ્વારા બદલી શકાય છે જ્યાં wc કમ્પ્રેસર વર્કનો સંદર્ભ આપે છે અને તેથી કમ્પ્રેસર વર્ક wc આ રીતે લખી શકાય છે wc h2 − h1 આગળ હીટ એડિશનનો ભાગ છે જે 2 થી 3 છે તેથી આ ભાગ માટે આ દરમિયાન કોન્સટંટ પ્રેશરમાં કોઈ કાર્ય ક્રિયાપ્રતિક્રિયા સામેલ નથી તેથી wout એ 0 qin છે અને q in એ ઉમેરવામાં આવેલ હીટનું પ્રમાણ છે તેથી આગળ ટર્બાઇન છે જે 3 થી 4 પ્રક્રિયાને સરળ બનાવે છે તેથી તે જ રીતે આ ટર્બાઇન માટે આપણે તેને લખી શકીએ છીએ જેમ આપણે લખી રહ્યા છીએ અને આ કિસ્સામાં કોઈ હીટ ટ્રાન્સફર નથી કારણ કે તે આઇસેન્ટ્રોપિક છે અને wout એ ટર્બાઇન વર્ક છે જે આપણું વાસ્તવિક લક્ષ્ય છે તેથી તમારું wt છે અને અંતે હીટ રિજેક્શન છે જે 4 થી 1 પ્રક્રિયાને અનુરૂપ છે ફરીથી હીટ રિજેક્શન પ્રક્રિયા 4 થી 1 દરમિયાન ત્યાં કોઈ વર્ક ટ્રાન્સફર સામેલ નથી પરંતુ ત્યાં હીટ રિજેક્શન છે જે q ને બદલે qin છે ત્યાં −qout છે અહીં આપણે કહી શકીએ qin qout આ ચોક્કસ કિસ્સામાં તેથી જો તમે તેને મુકો છો તેથી આપણે આ સાથે આગળ વધી રહ્યા છીએ તેથી આપણે જે કંઈ મેળવ્યું છે તેનો સારાંશ આપી રહ્યો છું તેથી આપણને કમ્પ્રેસર વર્ક મળી ગયું છે wc h2 − h1 અને ટર્બાઇન વર્ક ફક્ત પાછલી સ્લાઇડમાંથી તપાસો અને તે જ રીતે હીટ ઇનપુટ અને હીટ આઉટપુટ તપાસો જેથી આપણી પાસે હોય ફક્ત અહીંથી તપાસો હવે આપણે કાર્યકારી પ્રવાહીને અહીં ધારી લીધું છે કારણ કે એઈર અને એઈરકોન્સટંટ સ્પેસિફીક હીટ સાથે આઇડલ ગેસ માનવામાં આવે છે તો પછી આઇડલ ગેસ માટે એન્થાલ્પીમાં શું ફેરફાર થાય છે તે તાપમાનમાં થતા ફેરફારની સીધી સમાન હોઈ શકે છે એ જ રીતે આ બને છે અને આ બને છે અને આ બને છે આ સિસ્ટમમાં સામેલ હીટ અથવા વર્ક ચાર ક્રિયાપ્રતિક્રિયાઓમાંથી છે અને સાયકલ માટે થર્મોડાયનેમિક્સ ના પ્રથમ નિયમને લાગુ કરીને આપણે લખી શકીએ છીએ તે સંપૂર્ણ વર્ક ક્રિયાપ્રતિક્રિયા અથવા નેટ વર્ક આઉટપુટ છે જે છે તો આ સાયકલની એફિસયન્સિ શું હશે આ બ્રેટોન સાયકલ માટે થર્મલ એફિસયન્સિ સમાન હશે અને જો આપણે પ્રથમ નિયમનો ઉપયોગ કરીએ તો તમે તેનો ઉપયોગ કરી શકો છો કે આ લખાણ બરાબર હોવું જોઈએ cp ના સંદર્ભમાં સમીકરણો ખેંચો તો તમારી પાસે qout છે અને qin માં તમારી પાસે અભિવ્યક્તિઓ છે જેથી તમે આ લખી શકો હવે બીજી બે પ્રક્રિયાઓ જુઓ 1 થી 2 અને 3 થી 4 આ આઇસેન્ટ્રોપિક પ્રક્રિયાઓ છે તેથી તેમના માટે આઇસેન્ટ્રોપિક પ્રક્રિયાઓ છે જેમાં કેટલાક આઇડલ ગેસનો સમાવેશ થાય છે જે માન્ય છે તેથી પ્રક્રિયા 1 થી 2 માટે આપણે લખી શકીએ કે તે કોઈપણ આઇસેન્ટ્રોપિક પ્રક્રિયાઓ માટે સાચું છે તેવી જ રીતે જે આપણને હવે તે લખવા દે છે તેથી જો આપણે તેને આપણી પાસે રહેલી થર્મલ એફિસયન્સિ માટે અભિવ્યક્તિ પર પાછા લઈએ હવે અહીં એ જાણવું અગત્યનું છે કે અથવા મહત્ત્વની નોંધ કરો કે નેટવર્કનું આઉટપુટ તમને ટર્બાઇનમાંથી મળતા વર્ક આઉટપુટથી નોંધપાત્ર રીતે અલગ હોઈ શકે છે કારણ કે અહીં કાર્યકારી માધ્યમ એ ગેસ છે અને ગેસને કમ્પ્રેસ કરવા માટે આપણે સામાન્ય રીતે ટર્બાઇન દ્વારા ઉત્પાદિત કાર્યના નોંધપાત્ર ભાગનો ઉપયોગ કરવો પડે છે અને તેથી આ કમ્પ્રેસર વર્ક ટર્બાઇન વર્કના નોંધપાત્ર ભાગને ખાઈ શકે છે જેથી નેટ વર્કનો ઘણો ઓછો જથ્થો મળે છે અને આ વર્કને ઘણીવાર બેક વર્ક તરીકે ઓળખવામાં આવે છે તેથી કમ્પ્રેસર અને ટર્બાઇન વર્કના આ બેના રેશિયોને ઘણીવાર બેક વર્કના રેશિયો તરીકે ઓળખવામાં આવે છે તેથી પરફોર્મન્સ પેરામીટર્સ હવે આપણે મેળવી રહ્યા છીએ કારણ કે બ્રેટોન સાયકલ માટે થર્મલ એફિસયન્સિ સમાન છે અને જે અભિવ્યક્તિ આપણને મળી છે તેમાંથી આપણે આને બરાબર લખી શકીએ છીએ જ્યાં rp પ્રેશર રેશિયો કહેવાય છે જે કમ્બશન પછીનું પ્રેશર છે અથવા કમ્પ્રેશન પહેલાનાં પ્રેશર દ્વારા કમ્પ્રેશન પછીનું પ્રેશર છે અને બ્રેટોન સાયકલ માટેની તમારી એફિસયન્સિ માટે આ અભિવ્યક્તિ છે તે તમારા કમ્પ્રેશન રેશિયો જેવો જ છે જેનો આપણે SI એન્જિન અથવા CI એન્જિનમાં ઉપયોગ કરીએ છીએ પરંતુ અહીં જેમ હીટ એડિશન પ્રક્રિયા અને હીટ રિજેક્શન કરવાની પ્રક્રિયા કોન્સટંટ પ્રેશર પર થાય છે તેથી વોલ્યુમ રેશિયોમાં કામ કરવાને બદલે પ્રેશર રેશિયો સાથે કામ કરવું વધુ આરામદાયક છે તેથી જ આપણે અહીં આ પ્રેશર રેશિયો શબ્દનો ઉપયોગ કરી રહ્યા છીએ અને આપણે મેળવી રહ્યા છીએ અને બેક વર્ક શબ્દ ઘણીવાર ટર્બાઇન વર્ક દ્વારા કમ્પ્રેસર વર્કના રેશિયો સાથે સંબંધિત હોય છે જેને બેક વર્ક રેશિયો કહેવામાં આવે છે ઘણી વાર આ પછાત રેશિયો કમ્પ્રેસરના કિસ્સામાં નોંધપાત્ર હોઈ શકે છે જેમ કે મેં ઉલ્લેખ કર્યો છે તેમ ગેસ ટર્બાઈન્સના કિસ્સામાં તે 50 કરતા પણ વધારે હોઈ શકે છે જે તમારી ટર્બાઈન ગમે તેટલી શક્તિ ઉત્પન્ન કરે છે જે તમારું કમ્પ્રેસર લગભગ અડધો ભાગ ખાઈ શકે છે તેથી આપેલ પાવર આઉટપુટ માટે આપણી પાસે ખૂબ જ મોટા કદનું કમ્પ્રેસર હોવું જરૂરી છે જેથી કરીને આપણે બેક વર્કની આ અસરને સાવ નાની રાખી શકીએ અને આ આપણે આઇડલ સાયકલના સંદર્ભમાં વાત કરી રહ્યા છીએ તમે પછીથી કેટલીક સંખ્યાત્મક સમસ્યાઓ હલ કરશો જ્યાં તમે આ બેક વર્ક રેશિયોની તીવ્રતા જોઈ શકો છો આઇડલ સાયકલ માટે પણ આપણને કમ્પ્રેસરના વર્કના સ્વરૂપમાં 40 થી 50 નુકસાન થઈ શકે છે અને વાસ્તવિક સાયકલના કિસ્સામાં પણ ઘણું વધારે તેથી જો આપણે પ્રેશર રેશિયો ના સંદર્ભમાં એફિસયન્સિને પ્લોટ કરીએ તો તે ઓટ્ટો અને ડીઝલ સાયકલ માટે પ્રત્યેક કમ્પ્રેશન રેશિયોમાં એફિસયન્સિ ભિન્નતા તરીકે જે મળ્યું છે તે જ દેખાશે કારણ કે બ્રેટોન સાયકલ ની બ્રેટોન થર્મલ એફિસયન્સિ પર પ્રેશર રેશિયો વધે છે તે પણ કોન્સટંટ વધી રહ્યું છે rp 11 થી 16 ની રેન્જમાં કામ કરે છે કારણ કે ઉચ્ચ પ્રેશર આપણે જઈએ છીએ અલબત્ત આપણે હંમેશા ઉચ્ચ પ્રેશર સ્તર પર કામ કરવા માંગીએ છીએ પરંતુ ઉચ્ચ પ્રેશર કે આપણે ત્યાં જઈએ છીએ તે સાથે વ્યવહાર કરવા માટે આપણે પ્રેશરનું સ્તર વધારીએ છીએ જે ડિઝાઇન વધુ જટિલ બનાવે છે તેથી આ વિશિષ્ટ સ્લાઇડને સમેટવા માટે આપણે બ્રેટોન સાયકલ અથવા ગેસ ટર્બાઇનના કિસ્સામાં ઉપયોગ કરીએ છીએ કે જેને rp પ્રેશર રેશિયો કહેવામાં આવે છે જે કમ્પ્રેશન પહેલા પ્રેશર દ્વારા કમ્પ્રેશન પછી પ્રેશર છે તેથી કમ્પ્રેશન પ્રક્રિયા સાથે સંકળાયેલ પ્રેશર રેશિયો છે અને કમ્પ્રેશન દરમિયાન પ્રેશર વધે છે તેથી આ પણ હંમેશા 1 કરતા વધારે હોય છે પછી બ્રેટોન સાયકલ માટે થર્મલ એફિસયન્સિ જે છે જ્યાં k એ સ્પેસિફીક હીટનો રેશિયો છે અને બેક વર્કનો રેશિયો ટર્બાઇનના વર્કના અને કમ્પ્રેશન વર્કના રેશિયો તરીકે આપવામાં આવે છે હવે મેં હમણાં જ ઉલ્લેખ કર્યો છે કે પ્રેશરની સમસ્યા જેમ જેમ એફિસયન્સિ વધે છે તેમ તેમ એફિસયન્સિ વધે છે પરંતુ હજુ પણ ઉચ્ચ પ્રેશરના રેશિયોમાં જવાની કેટલીક વ્યવહારિક મર્યાદાઓ છે પરંતુ બીજી એક બાબત ધ્યાનમાં લેવી જરૂરી છે આને અહીં જુઓ ઠીક છે ત્યાં જતાં પહેલાં હું ફક્ત એક વાર પાછલી સ્લાઇડ પર પાછો જાઉં છું અહીં કયા પોઈન્ટ પર તમે સૌથી ઓછું તાપમાન રાખવાની અપેક્ષા રાખો છો અલબત્ત પોઈન્ટ નંબર 1 ત્યાં કમ્પ્રેશન પહેલાની સ્થિતિનો નિર્દેશ કરે છે જ્યાં તાપમાન સૌથી ઓછું હોય છે જે સામાન્ય રીતે વાતાવરણીય તાપમાનની નજીક હોય છે અને કયા પોઈન્ટ એ તમારે સૌથી વધુ તાપમાન હોવું જોઈએ અલબત્ત પોઈન્ટ 3 પર જે કમ્બશનના અંતે સ્ટેટ છે તેથી અને આ બે તાપમાન ઘણી વાર વ્યવહારુ વિચારણાઓ દ્વારા મર્યાદિત હોય છે કારણ કે T1 વાતાવરણીય તાપમાન કરતા ઓછું હોઈ શકતું નથી તેથી આપણી પાસે સૌથી નીચું વાતાવરણીય તાપમાન છે T2 અથવા T3 એ ધ્યાનમાં લીધેલા મટરીયલના મહત્તમ તાપમાનનો તફાવત છે અને તેથી આપણે ચોક્કસ મર્યાદાઓથી આગળ વધી શકતા નથી હવે જો આપણે Tmean અને Tmax મહત્તમ જાળવી રાખીએ એટલે કે T1 અને T3 કેટલાક કેસ વેલ્યુ ઉમેરીએ અને આપણા P માં ફેરફાર કરીએ તો તે આ રીતે બદલાય છે જ્યારે તમારું rp ખૂબ નાનું હોય છે એટલે કે આપણે ત્યાં ખૂબ જ નાનું પ્રેશર વધી રહ્યું છે આ સર્વોચ્ચ તાપમાનના સ્તર સુધી પહોંચવા માટે ખૂબ લાંબી હીટ એડિશન પ્રક્રિયા હશે અને તમે જોઈ શકો છો કે Ts પ્લેન પર આ કર્વ દ્વારા માત્ર એક નાનો વિસ્તાર બંધાયેલ છે તેથી નેટ હીટ ટ્રાન્સફર ખૂબ નાનું છે અને તેથી નેટ વર્ક ટ્રાન્સફર પણ ખૂબ નાનું હશે rp ના ખૂબ ઊંચા મૂલ્ય વિશે વાત કરી રહ્યા છીએ તો તેમાં નોંધપાત્ર પ્રમાણમાં કમ્પ્રેસર વર્ક સામેલ છે અને આ પ્રક્રિયા દરમિયાન હીટ એડિશન ખૂબ ઓછો છે તેથી કર્વ દ્વારા ક્લોઝ થયેલ કુલ વિસ્તાર તદ્દન નાનો છે પરંતુ rp ના મધ્યવર્તી મૂલ્ય માટે તમને વર્ક આઉટપુટની ઘણી વધારે રકમ મળી રહી છે તેથી આપેલ મહત્તમ અને લઘુત્તમ તાપમાન માટે આ પ્રેશર રેશિયો નું અમુક પ્રકારનું શ્રેષ્ઠ સ્તર હોવું જોઈએ અને ચાલો અહીં તે શ્રેષ્ઠ સ્તરને ઓળખવાનો પ્રયાસ કરીએ હવે આપણે જાણીએ છીએ કે નેટ વર્ક આઉટપુટ ટર્બાઇન વર્ક માઈનસ કમ્પ્રેસર વર્ક જેટલું હશે તેથી ત્યાંથી હવે હું તમને પાછલી સ્લાઇડ પર પાછા લઈ જવા માંગુ છું આ અભિવ્યક્તિઓને જુઓ જે અહીં વિકસાવવામાં આવી હતી અને અભિવ્યક્તિ નીચે મુજબ છે તેથી આ તમારું નેટ વર્ક આઉટપુટ છે rp સાથે આ વર્ક આઉટપુટને મહત્તમ બનાવવા માટે પછી આપણે શું કરવું જોઈએ આપણે આ અભિવ્યક્તિને rp ના સંદર્ભમાં અલગ કરવી પડશે તેથી જો આપણે p અને k - 1 k બહાર લઈએ તો તે ક્લોઝ થઈ જાય છે તેથી આપણી પાસે છે તેથી જો તમે બધા rp એક બાજુ લો અને બાકીનું બીજી બાજુ લો તેથી તે બને છે rp નું શ્રેષ્ઠ મૂલ્ય બને છે તેથી આપેલ મહત્તમ અને લઘુત્તમ તાપમાન માટે તે rp નું શ્રેષ્ઠ મૂલ્ય છે અને અહીં બતાવેલ ઉદાહરણની જેમ તમે શોધવાનો પ્રયાસ કરી શકો છો જેમ કે જ્યારે આપણી પાસે હોય જે એઈર માટે સામાન્ય મૂલ્ય માટે છે તો પછી તમારું rp શ્રેષ્ઠ તમે આ શોધવાનો પ્રયાસ કરી શકો છો કે તે 8 2 ના આ મૂલ્યની તદ્દન નજીક આવશે તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે જેમ જેમ rp વધે છે તેમ તેમ તમારી એફિસયન્સિ વધે છે પરંતુ તેનો અર્થ એ નથી કે વર્કઆઉટને કારણે વર્ક આઉટપુટ પણ વધે છે કારણ કે વર્કઆઉટ મહત્તમ બને છે અને એકવાર તમે તે બે તાપમાનને ઠીક કરી લો તે પછી જ rp ના મહત્તમ મૂલ્ય માટે તેથી સામાન્ય રીતે તમારે એફિસયન્સિ અને વર્ક આઉટપુટ વચ્ચે અમુક પ્રકારની સમાધાન અથવા અમુક પ્રકારના ટ્રેડ ઓફ માટે જવું પડશે અલબત્ત ઓછી શક્તિની જરૂરિયાત માટે એકવાર આપણી પાસે rp નું ખૂબ ઊંચું મૂલ્ય હોય તો આપણને સાયકલમાંથી ઓછું નેટ વર્ક આઉટપુટ મળે છે અને તેથી જો તમારા પ્લાન્ટને પાવર આઉટપુટ આપવાની જરૂર હોય તો આપણને ઘણા મોટા માસ ફ્લો રેટની જરૂર છે આપણે કમ્પ્રેસર અને ટર્બાઇનના ઘણા મોટા કદમાં જઈ રહ્યા છીએ જે ઇચ્છનીય પણ નથી તેથી મુખ્યત્વે આપણે આ માટે વર્ક આઉટપુટને મહત્તમ કરવા માટે જઈએ છીએ તો ગેસ ટર્બાઇનનો ઉપયોગ શું છે એપ્લિકેશનના બે લાક્ષણિક પ્રકારો છે ઇલેક્ટ્રિક પાવર જનરેશન માટે એક ઇલેક્ટ્રિક પાવર જનરેશન ફરીથી બે રીતે કરી શકાય છે એક જ્યાં આપણે ગેસ ટર્બાઇનનો ઉપયોગ એકલ સિસ્ટમ તરીકે કરી રહ્યા છીએ અને બીજું જ્યાં આપણે ગેસ ટર્બાઇનનો ઉપયોગ કોજનરેશન પ્લાન્ટના ભાગ રૂપે કરી રહ્યા છીએ એટલે કે આપણે ગેસ ટર્બાઇન અને સ્ટીમ ટર્બાઇનને જોડી રહ્યા છીએ ગેસ ટર્બાઇનમાંથી એક્ઝોસ્ટ જે સામાન્ય રીતે ખૂબ ઊંચા તાપમાને હોય છે જેનો ઉપયોગ સ્ટીમ ટર્બાઇનમાં ઉપયોગ કરવા માટે વરાળ વધારવા માટે થાય છે આપણે પછીના મોડ્યુલમાં પણ કોજનરેશન વિશે ચર્ચા કરીશું ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન અથવા ઇલેક્ટ્રિક કોમર્શિયલ પાવર જનરેશન માટે ગેસ ટર્બાઇનનો ઉપયોગ કરવામાં એક સમસ્યા એ છે કે ફ્યુઅલ ખૂબ મોંઘું હોઈ શકે છે તેથી સ્ટેન્ડ અલોન સિસ્ટમ્સનો ઉપયોગ એટલો વ્યાપક નથી ઘણી વાર તેનો ઉપયોગ એવા સ્થળોએ કરવામાં આવે છે જ્યાં વ્યાપારી ફ્યુઅલ અથવા સામાન્ય અશ્મિભૂત ફ્યુઅલ ઉપલબ્ધ ન હોય અથવા તે સ્થાનોથી દૂર હોય જેમ કે ભારતીય પરિપ્રેક્ષ્યમાં હું સ્થાનો વિશે ઉલ્લેખ કરી શકું છું આંદમાન અને નિકોબાર ટાપુઓ અથવા સુંદરવનના કેટલાક દૂરના સ્થળો જ્યાં ગેસ ટર્બાઇન પાવર ઉત્પાદન માટે શક્ય વિકલ્પો હોઈ શકે છે કારણ કે ત્યાં અન્ય કોઈ ફ્યુઅલ ઉપલબ્ધ નથી અને બીજા વિકલ્પો એરક્રાફ્ટ પ્રપલ્શન એરક્રાફ્ટ જેટ પ્રપલ્શન સાયકલ અથવા એરક્રાફ્ટ પ્રપલ્શન સાઈકલ પર ચાલે છે જે માત્ર ગેસ ટર્બાઈન સાઈકલના ફેરફાર છે કંઈક આના જેવું છે જ્યાં તમારી પાસે કમ્પ્રેસર છે તમારી પાસે કમ્બસ્ટર છે અને તમારી પાસે ટર્બાઈન છે પરંતુ ટર્બાઇનમાં આપણે ગેસને શક્ય તેટલા મહત્તમ સ્તર સુધી એક્સપાન્શન કરવાની મંજૂરી આપતા નથી તેના બદલે ટર્બાઇનનું વર્ક એવું ઉત્પન્ન થાય છે કે તે લગભગ કમ્પ્રેસરના વર્કની બરાબર હોય છે ટર્બાઇન અને કમ્પ્રેસર બંને હંમેશા એક જ શાફ્ટ પર માઉન્ટ થયેલ છે તેથી ટર્બાઇન દ્વારા ઉત્પાદિત વર્કનો એક ભાગ કમ્પ્રેસરમાં લઈ શકાય છે તે કમ્પ્રેસરને ચલાવવા માટે વાપરી શકાય છે એરક્રાફ્ટ પ્રપલ્શનના કિસ્સામાં આપણે ટર્બાઇનને બરાબર એ જ પ્રમાણમાં વર્ક કરવાની મંજૂરી આપીએ છીએ જે કમ્પ્રેસરને ચલાવવા માટે સક્ષમ હોય અથવા કદાચ થોડું વધારે વર્ક કરે કારણ કે આપણે એરક્રાફ્ટની અંદરના એર કંડિશનર ઇલેક્ટ્રિકલ ઉપકરણો વગેરેને પણ ચલાવવાની જરૂર છે તેથી કમ્પ્રેસર દ્વારા જે પણ પાવરની જરૂર હોય તે ઉપરાંત ઇલેક્ટ્રિકલ એસેસરીઝ માટે કેટલીક વધારાની શક્તિ કે જે ટર્બાઇનને ઉત્પન્ન કરવાની મંજૂરી છે તો પછી વાહન કેવી રીતે ચાલી રહ્યું છે કે તમારું વિમાન કેવી રીતે ચાલી રહ્યું છે તે ગરમ વાયુઓ છે જે ટર્બાઇનમાંથી બહાર આવે છે જેને નોઝલમાંથી પસાર થવા દેવામાં આવે છે જેથી તે ખૂબ જ વધુ વેગથી બહાર જાય છે અને થ્રસ્ટ અથવા રિવર્સ થ્રસ્ટ જે ઉત્પન્ન થાય છે ન્યુટનના ગતિના ત્રીજા નિયમ વિશે જરા વિચારો કે રિવર્સ થ્રસ્ટનો ઉપયોગ કરીને માત્ર વિમાન આગળની દિશામાં આગળ વધી શકે છે જો તમને રસ હોય તો તમે આ એરક્રાફ્ટ પ્રપલ્શન સાયકલ પર વધુ અન્વેષણ કરી શકો છો અને આપણે ક્લોઝ કરીએ તે પહેલાં વ્યવહારમાં આપણી પાસે શું છે તેની માત્ર એક ઝલક આઇડલ સાયકલ અથવા આઇડલ બ્રેટોન સાયકલ વિશે આપણે વાત કરી છે પરંતુ વ્યવહારિક રીતે ફ્રીક્શનના નુકસાનને ક્યારેય અવગણી શકાય નહીં અને તે જ રીતે જ્યારે તે હીટ એક્સ્ચેન્જર તરફ વહે છે ત્યારે પ્રેશરમાં ઘટાડો થાય છે તેથી વ્યવહારુ બ્રેટોન સાયકલ માં આપણું Ts ડાયાગ્રામ કંઈક આના જેવું દેખાઈ શકે છે જ્યાં કમ્પ્રેશન ની શરૂઆતમાં પ્રારંભિક પોઈન્ટ 1 છે જો તે એક આઇડલ સાયકલ હોત તો તમારે 2s મેળવવો જોઈએ પરંતુ મુખ્યત્વે ફ્રીક્શનને કારણે અપરિવર્તનશીલતાની હાજરીને કારણે આપણે 2a સુધી પહોંચી રહ્યા છીએ તેથી આપણે ત્યાં ખરેખર થોડું વર્ક ગુમાવીએ છીએ અપરિવર્તનશીલતાની હાજરીની અસર એ છે કે જે પણ વર્ક આઉટપુટ અથવા તેના બદલે ઇનપુટ જોઈએ છે જે આપણે કમ્પ્રેસરને આપવાની જરૂર છે તે આપણે ઉચ્ચ વર્કનું ઇનપુટ આપવું પડશે અને તે મુજબ આપણે આઇસેન્ટ્રોપિક એફિસયન્સિ તરીકે ઓળખાતી કંઈક વ્યાખ્યાયિત કરીએ છીએ કમ્પ્રેસર માટે આઇસેન્ટ્રોપિક એફિસયન્સિ આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે જ્યાં ws આઇડલ વર્ક જરૂરિયાત છે wa એ વાસ્તવિક વર્ક જરૂરિયાત છે અપરિવર્તનક્ષમતાઓની હાજરીને કારણે વાસ્તવિક વર્કની જરૂરિયાત હંમેશા વધારે હશે તેથી ઉપર બતાવ્યા પ્રમાણે આ એન્થાલ્પીના સંદર્ભમાં સંબંધિત હોઈ શકે છે એ જ રીતે ટર્બાઇન બાજુએ જો તે આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન હોત તો આપણે પોઈન્ટ 4s સુધી પહોંચવું જોઈતું હતું પરંતુ અપરિવર્તનશીલતાને લીધે આપણે ત્યાં પહોંચી શકતા નથી આપણે પોઈન્ટ 4a સુધી પહોંચીએ છીએ તેથી ફરીથી ટર્બાઇનમાંથી નેટ વર્ક આઉટપુટ ઓછું થશે એ જ રીતે આપણે ટર્બાઇન માટે એક આઇસેન્ટ્રોપિક એફિસયન્સિ વ્યાખ્યાયિત કરીએ છીએ જે વાસ્તવિક વર્ક આઉટપુટ તરીકે આપવામાં આવે છે જે અમને ટર્બાઇનમાંથી મળતા વર્ક આઉટપુટને બાદ કરે છે જે જો તે ઉલટાવી શકાય તેવું એક્સપાન્શન હોય તો તમને મળવું જોઈએ તેથી તે છે બંને કિસ્સાઓમાં ટૂંકાણમાં વ્યાખ્યા જેમ કે મૂલ્યો 100 કરતા ઓછા હોય તેથી આપણે સમજવું પડશે કે અપરિવર્તનશીલતાની હાજરીને કારણે કમ્પ્રેસર માટે જરૂરી વર્ક ઇનપુટ આઇડલ પરિસ્થિતિ કરતાં વધુ છે તેવી જ રીતે અપરિવર્તનશીલતાની હાજરીને કારણે તમે ટર્બાઇનમાંથી જે વર્ક આઉટપુટ મેળવી રહ્યા છો તે વાસ્તવિક દૃશ્ય કરતાં ઓછું છે તેથી આપણે બંને ગુમાવીએ છીએ અને હીટ એક્સ્ચેન્જર માં હીટ એડિશનને કારણે પ્રેશરમાં ઘટાડો પણ થઈ શકે છે તેથી આપણે આ રેખાને અનુસરવા માટે સક્ષમ નથી જ્યારે તે આ ચોક્કસ પોઈન્ટથી શરૂ થાય છે અને તે વિચલિત થાય છે અને આ ચોક્કસ ભાગ સુધી પહોંચે છે ત્યાં કોન્સટંટ અને આ ડોટેડ રેખાઓ વચ્ચે પ્રેશર ઘટે છે તે જ રીતે બીજી બાજુ પણ લાગુ પડે છે તેથી સંખ્યાત્મક સમસ્યા હલ કરતી વખતે આગામી લેક્ચરમાં આઇસેન્ટ્રોપિક એફિસયન્સિની અસરની ચિંતા કરવામાં આવશે ચાલો આજે એક આઇડલ બ્રેટોન સાયકલ સાથે સંકળાયેલ સંખ્યાત્મક સમસ્યાને ઉકેલીને સમાપ્ત કરીએ એક આઇડલ બ્રેટોન સાયકલ માત્ર એટલું જ છે કે કમ્પ્રેશન અને એક્સપાન્શન પ્રક્રિયાઓ બંને આઈસેન્ટ્રોપિક છે અને સાયકલમાં ક્યાંય પણ પ્રેશર ઘટતું નથી તેથી ફક્ત અહીં સમસ્યા વાંચો પ્રેશર રેશિયો 8 છે તેથી આપણી પાસે છે તેથી તમારે પહેલાથી જ આપેલા બે સ્ટેટનાં તમામ પોઈન્ટ પર ગેસનું તાપમાન નક્કી કરવા માટે તમારે એઈરની સ્ટાન્ડર્ડ ધારણાઓ ધ્યાનમાં લેવી પડશે તેથી મૂળભૂત રીતે આપણે T2 અને T4 બેક વર્ક રેશિયો અને સાયકલ એફિસયન્સિ શોધવાનું છે તેથી કમ્પ્રેશન પ્રક્રિયાને અનુસરીને આપણે જાણીએ છીએ કે પરિમાણ શું હશે અને હંમેશની જેમ મેં સંખ્યાઓની પૂર્વ ગણતરી કરી છે તેથી તે કંઈક 543 4 K જેવું બનશે એ જ રીતે T3 અને T4 નો ઉપયોગ કરી શકાય છે કે આપણે ત્યાં પણ રેશિયો અથવા rp મૂલ્યનો ઉપયોગ કરી શકીએ અથવા આની ગણતરી કરવાની બીજી રીત છે કારણ કે આપણે પહેલા તેનો ઉપયોગ કર્યો છે તેથી આપણે શું કરી શકીએ તેથી જો તમે સંખ્યાઓ મુકો તો તે 717 6 K તરીકે આવશે તે જ રીતે અન્ય બે તાપમાન છે તમારે બેક વર્ક રેશિયોની ગણતરી કરવી પડશે બેક વર્ક રેશિયો ટર્બાઇન વર્ક દ્વારા કમ્પ્રેસર વર્ક બરાબર છે

તેથી આ આઇડલ સાયકલમાં પણ તમે જોઈ શકો છો કે ટર્બાઇન દ્વારા ઉત્પાદિત 42 વર્ક કમ્પ્રેસર દ્વારા ઉઠાવવામાં આવે છે અને છેલ્લે આ બ્રેટોન સાયકલ માટે થર્મલ એફિસયન્સિ તમે બે રીતે કરી શકો છો એક છે જો તમને સૂત્ર યાદ છે તે એક અથવા બીજી રીત છે જેનો હું હંમેશા ઉપયોગ કરવાનું સૂચન કરું છું ફરીથી તમે બધા ચાર તાપમાન જાણો છો cp રદ થાય છે અને જો તમે મૂલ્યો મૂકશો તો તમારી એફિસયન્સિ 44 8 જેવી બની જશે તેથી તે થર્મલ એફિસયન્સિ છે જે તમે નીચેની અભિવ્યક્તિની પણ ગણતરી કરીને તેને પાર કરી શકો છો તેથી આ સરળ સંખ્યાત્મક ઉદાહરણનો ઉપયોગ કરવા માટે એક ખૂબ જ સરળ સૂત્ર છે જ્યાં આપણે બ્રેટોન સાયકલ માટે કાર્યક્ષમ અને પાછળના કાર્યનો રેશિયો શોધવા માટે મૂળભૂત સિદ્ધાંતોનો ઉપયોગ કરી રહ્યા છીએ અહીં યાદ રાખો કે આપણે આમાંથી ચોક્કસ વર્ક આઉટપુટની ગણતરી કરવાની સ્થિતિમાં નથી કારણ કે તેના માટે અમને વધુ માહિતીની જરૂર છે આપણે માસ પ્રવાહ દર જાણવાની જરૂર છે આપણે સ્પેસિફીક હીટ પણ જાણવાની જરૂર છે અમને ફક્ત k ના Cp ની માહિતી આપવામાં આવી છે તેથી આપણે qin qout અને wc ની ગણતરી કરી શકતા નથી અથવા wt પરંતુ આપણે તેમના રેશિયો મેળવી શકીએ છીએ જે આપણે અહીં કર્યું છે તેથી તે આપણને આજના લેક્ચરના અંત સુધી લઈ જાય છે ફક્ત આપણા દિવસનો સારાંશ આપવા માટે આપણે એક્સટર્નલ કમ્બશન અને ઇન્ટરનલ કમ્બશન એન્જિન વચ્ચેના તફાવતને ઓળખવા માટે હીટ એન્જિન ના વર્ગીકરણ વિશે ચર્ચા કરી છે પછી આપણે બ્રેટોન અથવા જુલ સાયકલ આઇડલ સાયકલ સાયકલ માટે આપેલ મહત્તમ અને લઘુત્તમ તાપમાન માટે શ્રેષ્ઠ પ્રેશર રેશિયો ની વિભાવના વિશે વાત કરી પછી આપણે જેટ પ્રપલ્શન સાયકલના રૂપમાં બ્રેટોન સાયકલ ના ઉપયોગ વિશે વાત કરી જ્યાં આપણે માત્ર કમ્પ્રેસર ઇનપુટની જરૂરિયાતને સંતોષવા માટે ટર્બાઇન અથવા પાવર આઉટપુટમાં ઘટાડો કરીએ છીએ અને છેલ્લે આપણે આઇસેન્ટ્રોપિક એફિસયન્સિ વિશે વાત કરી છે અને તે મુજબ આઇડલ બ્રેટોન સાયકલ માં આપમેળે આવતા વ્યવહારુ ફેરફાર અથવા વ્યવહારિક ફેરફાર વિશે વાત કરી છે તેથી હવે પછીના લેક્ચરમાં આપણે સૌપ્રથમ આઇસેન્ટ્રોપિક એફિસયન્સિની વિભાવનાનો ઉપયોગ કરીને સંખ્યાત્મક ઉદાહરણને હલ કરીશું અને પછી આપણે આઇડલ બ્રેટોન સાયકલ ના પ્રદર્શનને સુધારવાની રીતો ઓળખવા માટે આગળ વધીશું ત્યાં સુધી આ વ્યાખ્યાનમાં સુધારો કરો અને જો તમારી પાસે કોઈ પ્રશ્ન હોય તો કૃપા કરીને મને લખો તમારો આભાર